સેવા પોર્ટફોલિયો વિશ્લેષણ નમસ્કાર આ IIT કાનપુરના જયંતા ચેટર્જી છે અને આજના વ્યવસાયની દુનિયામાં મેનેજિંગ સર્વિસીસ સમકાલીન મુદ્દાઓ પરના અમારા સત્રનું આ 8મું સપ્તાહ છે આ તબક્કે હું ઊંડી ચર્ચામાં જવા માંગુ છું ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન અને રિલેશનશિપ માર્કેટિંગની ફિલસૂફી પર વધુ વિસ્તૃત ચર્ચા જેની મેં ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી હવે હું CRM અથવા સંબંધ આધારિત માર્કેટિંગ અથવા સંબંધ લક્ષી માર્કેટિંગની આ સંપૂર્ણ ફિલસૂફી પર પહોંચું તે પહેલાં તેને સેવા વ્યવસાયની એકંદર વ્યૂહરચનાનાં પરિપ્રેક્ષ્યમાં જોવું મહત્વપૂર્ણ છે તેથી મેં વિચાર્યું કે હું સેવાના વ્યવસાય માટે વ્યૂહરચના પર ચર્ચા સાથે પ્રારંભ કરીશ જેમાં રક્ષણાત્મક વ્યૂહરચના અપમાનજનક વ્યૂહરચના ની હકીકતને પ્રકાશિત કરીશ બંને પ્રકારની વ્યૂહરચનાઓ એક જ સમયે અમલમાં મૂકવી પડી શકે છે અને તેથી જ આપણે ઘણીવાર સંસ્થાઓમાં જોઈએ છીએ કે આ પોર્ટફોલિયોનો ખ્યાલ છે વિવિધ ઉત્પાદનોનો પોર્ટફોલિયો વિવિધ સેવાઓનો પોર્ટફોલિયો ઉત્પાદન સેવા સિસ્ટમનો પોર્ટફોલિયો તેથી પછી ભલે તે મોબાઇલ ટેલિફોનિક કંપની હોય પછી ભલે તે D2H કન્ટેન્ટ ડિલિવરી હોય મનોરંજન સામગ્રી વિતરણ સેવા હોય પછી ભલે તે હોટેલ હોય કે ખોરાક અને પીણાં સેવા હોય પછી ભલે તે રેસ્ટોરન્ટ ચેઇન હોય કોઈપણ સમયે ત્યાં વિવિધ બ્રાન્ડ્સ હશે એક જ સંસ્થા તરફથી વિવિધ ઓફરો આવશે અને તમે ડાબી બાજુના પોર્ટફોલિયો A ની આ રેખાકૃતિમાં જુઓ છો અમે તે જ આકૃતિનો ઉપયોગ કરી રહ્યા છીએ જેનો અમે અગાઉ ઘણી વખત ઉપયોગ કર્યો છે વ્યવસાયના જીવન ચક્રનો ખ્યાલ ઉત્પાદન જીવન ચક્ર સેવા જીવન ચક્ર અથવા ઉત્પાદન સેવા સિસ્ટમ જીવન ચક્ર અને અહીં તમે પોર્ટફોલિયો A જોયો તમારી પાસે ત્રણ બિઝનેસ અથવા ત્રણ બ્રાન્ડ અથવા ત્રણ પ્રકારની સર્વિસ ઑફરિંગ છે જે અંતમાં વૃદ્ધિ અને પરિપક્વ બજારના તબક્કામાં છે જેનો અર્થ એ છે કે તેમાંથી એક E ઉચ્ચ નફાની પેઢીઓ ધરાવે છે અને D અને C દયાળુ છે નજીક આવી રહેલા ઘટાડા અને A B પહેલાથી જ ઘટાડોના મોડમાં છે દેખીતી રીતે આ પ્રકારના પોર્ટફોલિયો સાથે સરખામણી કરો જમણી બાજુએ આવેલ પોર્ટફોલિયો B એ પોર્ટફોલિયોની ગોઠવણીનો વધુ પસંદીદા પ્રકાર છે અહીં તમે જોશો કે A એ સંતૃપ્તિ ઝોનમાં છે પરંતુ B વધુ નફાના ઝોનમાં છે સી તે ઝડપથી નજીક આવી રહ્યું છે અને ત્યાં બે વ્યવસાયો છે જે એક પ્રકારની બીજી બાજુ ઉભરી રહી છે હું તમારી સમક્ષ આ મૂકવાનું કારણ એ છે કે તમે ટૂંક સમયમાં પ્રશંસા કરશો કારણ કે એક જ ઘરમાંથી આવતા આ વિવિધ પ્રકારના વ્યવસાયો એક જ સેવાઓના વ્યવસાય દ્વારા વિવિધ પ્રકારની બ્રાન્ડ્સનું સંચાલન કરવામાં આવે છે તે વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક સ્થિતિ ને સમજવાની આવશ્યકતા રહેશે અને અમે જોશું કે તમામ સંયોજનોમાં આજે રીટેન્શન ગ્રાહક રીટેન્શન અને વધુ અગત્યનું ગ્રાહક હિમાયત વ્યવસાયના સુખાકારીમાં નિર્ણાયક ભાગ ભજવે છે સામાન્ય વ્યૂહરચનાઓ વિશે આપણે પહેલા જે ચર્ચા કરી છે તે ફક્ત રીકેપ કરવા માટે આપણે જાણીએ છીએ કે એક સામાન્ય વ્યૂહરચના છે જે ભિન્નતા સાથે સંબંધિત છે અને અમે તે પહેલાં પણ ચર્ચા કરી છે કે જ્યારે વ્યવસાય પ્રારંભિક તબક્કે હોય છે ત્યારે મુખ્ય વ્યૂહરચના તરીકે ભિન્નતાનો ઉપયોગ કરીને વ્યવસાય વધે છે જ્યારે વ્યવસાય મુખ્ય પ્રવાહમાં જાય છે અને તે આગળ વધે છે ત્યારે આ તે તબક્કો છે જ્યાં તેની પાસે સંખ્યાબંધ અન્ય સ્પર્ધકો પહેલેથી જ પ્લગ ઈન થઈ ચૂક્યા છે અને આ તબક્કે ભિન્નતા કરતાં વધુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે એ છે કે તમને મહત્તમ દાવપેચ આપવા માટે સૌથી ઓછી કિંમતની સ્થિતિમાં ખર્ચ પર ઉચ્ચ નિયંત્રણ હોવું જરૂરી છે અને અમે પહેલા પણ ચર્ચા કરી છે કે સૌથી ઓછી કિંમતની સ્થિતિ ઓપરેશનલ શ્રેષ્ઠતાથી આવે છે તેથી જીવન ચક્ર રેખાકૃતિ આ ત્રણ પ્રકારની સામાન્ય વ્યૂહરચના સાથે ઉચ્ચ સંબંધ ધરાવે છે પ્રારંભિક તબક્કામાં આ ભિન્નતાની સ્થિતિ સેવાઓમાં સુવિધા આધારિત તકનીકી અને પ્રક્રિયા આધારિત ભિન્નતા દ્વારા ઉત્પન્ન થાય છે આગળના તબક્કામાં ક્રોસ પોઝિશન આવે છે ઓપરેશનલ શ્રેષ્ઠતાને હાઇલાઇટ કરવું આવશ્યક છે કારણ કે તમે આગળની બાજુની સેવામાં પ્રારંભિક ચર્ચાઓથી જ જાણો છો જે આગળનો તબક્કો છે માર્કેટ સ્ટેજ માર્કેટ ફેસિંગ એક્ટિવિટી અને બેક જેને અમે ઘણીવાર બેક સ્ટેજ ફ્રન્ટ સ્ટેજતરીકે ઓળખીએ છીએ તેથી આ કામગીરી છે આ એક રેસ્ટોરન્ટનું રસોડું છે અને આ રેસ્ટોરન્ટની આગળની બાજુ છે જ્યાં સેવાઓ આપવામાં આવી રહી છે ગ્રાહક સેવા પ્રદાતાઓના સંપર્કમાં છે પરંતુ અમે ચર્ચા કરી છે જેમ કે રેસ્ટોરન્ટમાં રસોડામાંથી આવતી સેવાની ગુણવત્તા અને ગ્રાહકને તે પ્રસ્તુત કરવામાં સેવાની ગુણવત્તા એટલી જટિલ રીતે જોડાયેલી છે કે સેવામાં આપણે જોઈએ છીએ કે ઓપરેશન્સ એક સીમલેસ કનેક્શન તરીકે માર્કેટિંગ છે અવરોધો વિના એકથી બીજા તરફના પ્રવાહ તરીકે તે અર્થમાં સેવા વ્યવસાયોમાં અમારે ઘણીવાર તફાવતની સ્થિતિ અને ખર્ચની સ્થિતિનું સંચાલન કરવાની જરૂર પડે છે તેનો અર્થ છે ઓપરેશનલ શ્રેષ્ઠતા તેમજ સંયુક્ત રીતે વિશિષ્ટ લક્ષણો અમારી પાસે બંને ઓફરિંગ હોવા જોઈએ તમારી પાસે સર્વિસ બિઝનેસમાં શ્રેષ્ઠ બનવા માટે બંને ક્ષમતાઓ હોવી જોઈએ અને પરિણામે સર્વિસ બિઝનેસ સ્વાભાવિક રીતે પોતાની જાતને ફોકસ વ્યૂહરચના માટે ધિરાણ આપે છે જેનો અર્થ છે કે અમે ગ્રાહકને વિશિષ્ટ સુવિધાઓ અને આકર્ષક ખર્ચ આધારિત તકો પ્રદાન કરીએ છીએ અને જો તમે ખરેખર સેગમેન્ટ ફોકસ ધરાવતા હોવ તો જ તે શક્ય છે અને તેથી ઉદાહરણ તરીકે કહો કે જો આપણે આ સંસ્થાને લઈએ જે સમગ્ર ભારતમાં ત્રણ અલગ અલગ પ્રકારની રેસ્ટોરન્ટ ધરાવે છે અને કદાચ હવે અન્ય દેશોમાં તેમની પાસે મેઈનલેન્ડ ચાઈના નામની ચાઈનીઝ રેસ્ટોરન્ટ્સની સાંકળ છે તેમની પાસે નવલકથાની સાંકળ છે ઓહ કલકત્તા નામની બંગાળી ભોજનની રેસ્ટોરન્ટ છે તેઓ ભોજન સમારંભ માટે કેટરિંગ સેવાઓ ધરાવે છે અને તેથી વધુ તેમની પાસે નાની પાર્ટીઓ માટે કેટલીક હોમ ડિલિવરી સેવાઓ હોઈ શકે છે હવે આ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે અને તે કદાચ પહેલાથી જ અન્ય પ્રકારની પ્રવૃત્તિઓમાં વિસ્તરી રહી છે કદાચ તેઓ અન્ય પ્રકારની વિવિધ ઓફરો મેળવવા માટે પહેલેથી જ વાટાઘાટ કરી શકે છે કદાચ આવતીકાલે તેઓ બેકરીઓની સાંકળ ખોલશે કદાચ તેઓ એક આઈસ્ક્રીમ પાર્લરની સાંકળ ખોલશે તેથી તેઓ એવી પરિસ્થિતિમાં હશે જે આપણે ફક્ત એટલું જ કહીએ છીએ કે તેમની પાસે આ A B C D E વિવિધ પ્રકારની બ્રાન્ડ્સ સમાન બેનર હેઠળ વિવિધ પ્રકારની સેવા ઓફરિંગ હશે અને જ્યારે તેઓ તેને મેનેજ કરી રહ્યા હોય ત્યારે દરેક કિસ્સામાં તેઓએ તેમના સેગમેન્ટ્સ અને તેમની ઓફરિંગને ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી પડશે જે તે વિભાગો પસંદ અને નાપસંદ સાથે મેળ ખાય છે પરિણામે શું થાય છે કે વિવિધ વ્યવસાયો જો તમે અહીં જોશો કે શેર વિકાસ બજાર શેર વિકાસ સૂચકાંક અને આ બજાર વૃદ્ધિ દર છે તો વિવિધ વ્યવસાયો જુદા જુદા બિંદુઓ પર હશે હવે આ શેર વિકાસ સૂચકાંકને સમજવું સારું છે આ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે તે પ્રખ્યાત લેખક મોડેલમાંથી આવે છે આ A નો અર્થ જાગૃત છે તેનો અર્થ એ છે કે તમારા લક્ષ્યાંક ગ્રાહક આધારની કેટલી ટકાવારી તેઓ તમારી બ્રાંડથી વાકેફ છે તમારી ઑફરિંગથી વાકેફ છે કેટલાએ ખરેખર પ્રયાસ કર્યો છે કેટલા ટકા લોકો અજમાવી ચૂક્યા છે જેઓ તમારી ટ્રાયલ ટેસ્ટમાંથી પસાર થયા છે માર્કેટિંગ તમારી સેવાની ઍક્સેસ કરવા તૈયાર છે અને તેથી પુનરાવર્તિત ખરીદી એટલે કે આપણે જે જોઈ રહ્યા છીએ તે અન્ય અભિવ્યક્તિ છે અથવા તેના બદલે વફાદારીની સંખ્યા અભિવ્યક્તિ આ A T A R ની ગુણાકાર સાંકળ તરીકે આવે છે ઉદાહરણ તરીકે તમે અહીં જોઈ શકો છો કે અમે આપેલ છે કે જો તમારી પાસે સર્વિસ ઑફર છે અને 60 ટકા લોકો તે ચોક્કસ સર્વિસ બ્રાંડથી વાકેફ છે જે તમે ઑફર કરી રહ્યાં છો અને 40 ટકા લોકો જાણતા નથી પછી દેખીતી રીતે આ 60 ટકામાંથી આગળ વધવું અને 40 ટકાનો ભાગ મેળવવો એ સારી પ્રાથમિકતા છે હવે 60 ટકા જેઓ જાણતા હતા તેમાંથી 50 ટકા આ માત્ર અમુક અનુમાનિત સંખ્યાઓ છે પરંતુ ખૂબ સારી સંખ્યાઓ આવું થાય છે તેથી આ 60 ટકામાંથી 50 ટકા લોકો તમારી રેસ્ટોરન્ટમાં જવાનું તમારી હોટેલમાં જવાનું તે ચોક્કસ વિદેશી મુસાફરી તમારી મોબાઇલ સેવામાંથી વૈશ્વિક રોમિંગ પેકેજ વગેરે લેવાનું વિચારી શકે છે તેથી 50 ટકા આ 60 ટકા અને 50 ટકાને ધ્યાનમાં લેશે દેખીતી રીતે તેઓ વિચારી શકતા નથી કારણ કે તેમની પાસે અન્ય વિકલ્પો છે 50 ટકા જેઓ ધ્યાનમાં લે છે કદાચ 60 ટકા ટ્રાયલ પછી તમારી સેવાઓ ખૂબ સારી લાગે છે તેથી તેઓ પસંદ કરે છે 60 ટકા જેઓ પસંદ કરે છે અને ધારો કે તેમાંથી 60 ટકા પાસે તમારી સેવાઓની તૈયાર ઍક્સેસ તૈયાર ઉપલબ્ધતા છે તો અમે જોઈ શકીએ છીએ કે તેમાંથી બે તૃતીયાંશ ખરીદી કરશે હવે તમે જોશો કે તમે આ પરિબળોને ગુણાકાર કરો છો આ આકૃતિ બતાવે છે કે અમે ફક્ત 7 2 ટકા સાથે ઉતર્યા છીએ તેથી કુલ એડ્રેસેબલ માર્કેટમાંથી આ સમયે તમારી પાસે માત્ર 7 2 ટકા બજાર હિસ્સો છે દેખીતી રીતે જો તમે ઇચ્છતા હો તો આ રેખાકૃતિને જોઈને વધુ સારી આવકની સ્થિતિ મેળવી શકો છો તેનો અર્થ એ છે કે આપણે હાલની બજારની સંભવિતતામાં વધુ ઉતરીશું નાણાકીય વળતરની દ્રષ્ટિએ વધુ સારું મળશે અને જેનો અર્થ છે કે દરેક તબક્કામાં આપણા માટે પહેલાથી જ છે તેવા ગ્રાહકોને જાળવી રાખવા અને વકીલાત દ્વારા તે ગ્રાહક આધારનો લાભ ઉઠાવવો મહત્વપૂર્ણ છે તેથી તમે જોશો કે શું તે રમતો અહીંથી શરૂ થાય છે તે પહેલા જ માત્ર 60 ટકા લોકો જાગૃત છે 40 ટકા લોકો જાણતા નથી 60 ટકા લોકો માહિતગાર છે ધારો કે તમારે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની છે અને તમે હમણાં જ એક ખાસ સ્કીમ રજૂ કરી છે જેના હેઠળ જો લોકો વિદેશ પ્રવાસ દરમિયાન તમારા નંબરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે તો તે જ નંબર જે તેઓ સામાન્ય રીતે ભારતમાં વાપરે છે તમે તેમને સામાન્ય તદ્દન ઊંચા વૈશ્વિક રોમિંગ વૉઇસ અને ડેટા વપરાશ દરને બદલે વિશેષ પેકેજ દર ઓફર કરશો અને તમે આ એટલા માટે કરશો કારણ કે લોકો મોબાઇલ અને ડેટા વૉઇસ વપરાશ માટેના ઉચ્ચ વપરાશ દરના ઊંચા શુલ્કને કારણે તેઓ સ્થાનિક સિમના સ્થાનિક સેવા પ્રદાતાઓમાં અન્ય ઉપયોગ કરતા હોય છે જે અન્ય પ્રકારના મૂલ્ય વર્ધિત સેવા પ્રદાતાઓ છે તેથી મુખ્ય પ્રવાહના સેવા પ્રદાતાઓ જેમ કે વોડાફોન અથવા એરટેલ અથવા એરસેલ અથવા જો તેઓ ઇચ્છે છે આઇડિયા તેઓ તેમના વ્યવસાયનો આ ભાગ મેળવવા માંગે છે જે સામાન્ય રીતે મેટ્રિક્સ અને અન્ય લોકો દ્વારા છીનવી લેવામાં આવે છે તો તેઓ આ વિશિષ્ટ પેકેજ બનાવે છે હવે જો આ વિશેષ પેકેજ બનાવો અને તેમના વર્તમાન ગ્રાહક આધારના માત્ર 60 ટકા જેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે સંવેદનશીલ હોય છે તે જાણતા હોય છે દેખીતી રીતે તેઓ પ્રથમ માર્કેટિંગ કાર્ય છે પ્રથમ મેનેજમેન્ટ કાર્ય તેમના ગ્રાહક આધારમાંથી વધુ લોકોને આ નવી ઓફર વિશે જાગૃત બનાવવાનું છે તેથી પહેલા તમારી ઓફર કરતી કોઈપણ નવી સેવા માટે તમારા વર્તમાન ગ્રાહક આધારને કેળવવાનું મહત્વ ધ્યાનમાં લો તે ઉપરાંત જો તમે કેટલાક વ્યવસાયોમાં છો તો તમે ખરેખર નવા પ્રવેશકર્તા છો ધારો કે તમે વેસ્ટર્ન ફૂડ ઓફર કરતી ખૂબ જ સારી રીતે સ્થાપિત રેસ્ટોરન્ટ ચેઇન છો અને હવે તમે ચાઇનીઝમાં પ્રવેશવા માંગો છો તમે વિશિષ્ટ ચાઇનીઝ રેસ્ટોરન્ટ ખોલવા માંગો છો પછી તમે ખંડીય રેસ્ટોરન્ટ ચેઇનમાં રક્ષણાત્મક વ્યૂહરચના જાળવી રહ્યા છો જ્યાં તમે પહેલાથી જ લીડર છો પરંતુ ચાઇનીઝ રેસ્ટોરન્ટ ચેઇનમાં તમે ખરેખર હવે અપમાનજનક સ્થિતિમાં છો કારણ કે તમે બજાર હિસ્સો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી બજારનો હિસ્સો પ્રાપ્ત કરવો અને તમારો વર્તમાન બજાર હિસ્સો જાળવી રાખવો જેનો અર્થ છે કે તમારો વર્તમાન ગ્રાહક હિસ્સો જાળવી રાખવા માટે તરત જ એકસાથે જવું પડી શકે છે અપમાનજનક પોર્ટફોલિયો વ્યૂહરચનાનો અમારો અર્થ એ છે કે નવી માર્કેટ એન્ટ્રીની સ્થિતિ સુધારવા માટે વધુ રોકાણ તેથી ઉદાહરણ તરીકે મેં કહ્યું કે ધારો કે એક મોટી ખોરાક અને પીણાં કંપની એક સર્વિસ કંપની છે અને તેઓ પિઝા તરીકે ખૂબ પ્રખ્યાત છે તેમની પાસે પ્રખ્યાત પિઝા ચેઇન હોઈ શકે છે અને હવે તેઓ ચાઇનીઝ રેસ્ટોરન્ટ ચેઇન ખોલવા માંગે છે તેનો અર્થ એ થશે કે તેઓએ વૃદ્ધિ માટે રોકાણ કરવું પડશે અને આ નવી માર્કેટ એન્ટ્રી માટે તેઓએ તે સ્થિતિમાં સુધારો કરવો પડશે બીજી તરફ પિઝા ચેઇનમાં તેઓને કદાચ રક્ષણાત્મક સ્થિતિ જાળવવી પડી શકે છે કારણ કે તેમની પાસે પહેલાથી જ 40 ટકા બજાર હિસ્સો હોઈ શકે છે જેને તમારે કેટલોક સમય વત્તા રક્ષણ આપવું પડશે જો તે ચોક્કસ ધંધો ઘટાડા ના મોડમાં છે જેમ કે ઉદાહરણ તરીકે જેમ કે આપણે આ ડાયાગ્રામમાં જોયું તેમ ધારો કે આ બિઝનેસ છે જે ઘટાડા મોડમાં છે આ બિઝનેસ ઘટાડા મોડમાં છે પછી આ તમારે કરવું પડશે જેને આપણે લણણી કહીએ છીએ તેનો અર્થ એ છે કે તમે ત્યાંથી તમારી આવક વધારવાનો પ્રયાસ કરો અને જ્યાં સુધી તમે તે વ્યવસાયમાં હોવ ત્યાં સુધી તમને હકારાત્મક વળતર આપવાનું ચાલુ રાખો ત્યાં સુધી ધીમે ધીમે તે વ્યવસાયમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો તેથી એક સમયે આપણે અહીં શું જોઈ શકીએ છીએ કે આ ઝોન આક્રમક વ્યૂહરચના છે આ તે ઝોન છે જ્યાં આક્રમક અને રક્ષણાત્મક ઘણીવાર એકસાથે આવી શકે છે આ તે તબક્કો છે જ્યાં વાસ્તવમાં રક્ષણાત્મક વ્યૂહરચના વધુ પ્રચલિત છે અને જો તમારી પાસે વિવિધ વ્યવસાયો અથવા વિવિધ તબક્કાઓ છે તો તમારે આ વિવિધ વ્યવસાયિક પ્રકારની વ્યૂહરચનાઓનું એકસાથે સંચાલન કરવું પડશે આ એક સરસ મેટ્રિક્સ છે જ્યાં અમારી પાસે y એક્સેસ પર એક બાજુ માર્કેટમાં આકર્ષણ છે અને x એક્સેસ પર અમારી પાસે સ્પર્ધાત્મક સ્થિતિ છે તેથી દેખીતી રીતે જો તમારી સ્પર્ધાત્મક સ્થિતિ 100 ના સ્કેલ પર છે તો તેનો અર્થ એ છે કે અહીં તમે સ્પર્ધાત્મક રીતે ખૂબ જ મજબૂત છો અને તેથી જો તમે સ્પર્ધાત્મક રીતે ખૂબ જ મજબૂત છો અને તે બજાર ખૂબ જ આકર્ષક છે અને તમારી સ્પર્ધાત્મક રીતે ખૂબ જ મજબૂત છે તેથી તમારે તમારો બજાર હિસ્સો જાળવી રાખવો પડશે જેનો અર્થ એ છે કે ત્યાં તમારી પાસે રક્ષણાત્મક વ્યૂહરચના હોવી જોઈએ અને તમારે આક્રમક વ્યૂહરચના પણ બનાવવી પડશે કારણ કે તમારે અમુક સમય જોવું પડશે કે ગુનો શ્રેષ્ઠ સંરક્ષણ છે તેથી તમારે અહીં વૃદ્ધિના મોડમાં રહેવું પડશે બીજી બાજુ જો તમે અહીં છો કે તમારી સ્પર્ધાત્મક સ્થિતિ નબળી છે અને તમારા બજારનું આકર્ષણ પણ નબળું છે તો આ બજાર છે જેમાંથી બહાર નીકળવું વધુ સારું છે પરંતુ બની શકે કે તમે તેમાંથી બહાર ન નીકળી શકો કારણ કે તે મલ્ટી ટાયર ઓફરિંગમાં એક સેગમેન્ટ છે જે તમારી પાસે છે અને તેથી તમારે તે કરવાની જરૂર છે પરંતુ અહીં તમે સંરક્ષણ વ્યૂહરચના કરશો જેનો અર્થ છે કે તમે તમારો બજાર હિસ્સો વધારવાનો પ્રયાસ કરશો નહીં પરંતુ તમે તમારી પાસે જે ગ્રાહક આધાર છે તેને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશો તેથી જુઓ હું તે ગ્રાહક આધારનો ઉલ્લેખ કરી રહ્યો છું જે કોઈપણ પરિસ્થિતિમાં ગ્રાહકો પહેલેથી જ તમારી સાથે હતા પછી ભલે તે અહીં હોય કે પછી તે અહીં હોય તમારે તેમને જાળવી રાખવા પડશે રીટેન્શન અને એક્વિઝિશન વ્યૂહરચના વિના વધુને વધુ નવા ગ્રાહકો છે જ્યારે હાલના ગ્રાહકની ઉત્તમ કાળજી ન લેવી એ આજના સેવા વ્યવસાયમાં ખૂબ જ અણસમજુ વ્યૂહરચના છે અમે પહેલેથી જ ચર્ચા કરી છે કે આજ ના સર્વિસ બિઝનેસ માં સેવા વ્યવસાયો એ પ્રવેશ અવરોધ છે ઓછી સેવા વ્યવસાયો વૈશ્વિક સ્પર્ધા સેવા વ્યવસાયો માટે ખુલ્લા છે તેથી હંમેશા લગભગ હંમેશા અતિ સ્પર્ધાત્મક ઝોનમાં હોય છે અને એટલા માટે તેઓ સતત દબાણમાં રહે છે અને તેના કારણે તેઓએ તેમના ગ્રાહકોને જાળવી રાખવાની જરૂર છે તેથી આક્રમક વ્યૂહરચનાનો અર્થ એ થશે કે આ વિવિધ વસ્તુઓનો બજાર હિસ્સો વધે છે કારણ કે અમે નવા માર્કેટ સેગમેન્ટમાં પ્રવેશતા ગ્રાહક દીઠ આવક વધવાની ચર્ચા કરી રહ્યા હતા આ તમામની બજારની માંગને વિસ્તૃત કરો અને નવા બજારો વૃદ્ધિના અને સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારાના નવા સ્ત્રોત છે પ્રાઇસ પ્રીમિયમ પ્રાપ્ત કરવું એ આક્રમક વ્યૂહરચનાનો બીજો માર્ગ છે પરંતુ જ્યારે તમે નવા બજારમાં જવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે પણ આ કિસ્સામાં પણ ગ્રાહકની જાળવણી ફરીથી એક ચાવીરૂપ છે કારણ કે જ્યારે તમારી પાસે સારી જાળવણી વ્યૂહરચના હોય જ્યારે તમે તમારા વર્તમાન ગ્રાહક આધારને સંપૂર્ણપણે સુરક્ષિત કરી રહ્યાં હોવ ત્યારે જ તમારી પાસે ચોખ્ખું માર્કેટિંગ યોગદાન હશે તે સ્પષ્ટ થઈ જશે આ પછીના આકૃતિમાંથી તમે જોશો કે કોઈપણ સમયે તમારી પાસે M1 M2 M3 હોઈ શકે છે આ તે છે જ્યાં તમે પરિપક્વ બજારમાં તમારી ઉચ્ચ શેરની સ્થિતિને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો M2 ધીમી વૃદ્ધિના બજારમાં બજારહિસ્સો વધારવા માટે રોકાણ કરે છે M3 એ ઝડપી વૃદ્ધિના બજારમાં બજારહિસ્સાનું રક્ષણ કરે છે M4 બિનઆકર્ષક બજારમાં હિસ્સાની લણણી કરી રહ્યું છે તેથી આ નકારાત્મક ચોખ્ખા માર્કેટિંગ યોગદાન તરીકે છે અને જેનો અર્થ છે કે જે રીટેન્શન રિલેશનશિપ માર્કેટિંગ બેઝ વ્યૂહરચના પર ખૂબ જ નિર્ભર છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી આ અસર નકારવામાં આવે છે તેથી વ્યૂહાત્મક ઉદ્દેશ્ય એ છે કે સમગ્રમાં આપણી પાસે સકારાત્મક ચોખ્ખો બજાર યોગદાન છે પરંતુ વાસ્તવમાં એ છે કે ત્યાં અમુક નકારાત્મક નેટ માર્કેટિંગ યોગદાન હશે અને તેથી તે બજારના સેગમેન્ટ્સ જ્યાં તમારી પાસે વર્તમાન ગ્રાહક આધાર નિર્ણાયક અસ્તિત્વમાં છે રક્ષણાત્મક માર્કેટિંગ તબક્કામાં દેખીતી રીતે જ્યાં તમે તમારી સ્થિતિને ફરીથી સુરક્ષિત કરવા અથવા ઑપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો ત્યાં રીટેન્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું એકદમ મહત્વપૂર્ણ છે તેથી આ સ્લાઇડ એક ખૂબ જ રસપ્રદ સ્લાઇડ છે કારણ કે તમે અહીં જોઈ શકો છો કે ત્રણેય આકૃતિઓ મૂકવામાં આવી છે એટલે કે એકમ દીઠ ડોલર અથવા રૂપિયા અથવા યુરો પ્રતિ યુનિટ બજારની માંગ અને માર્કેટિંગ અને વેચાણ ખર્ચ તેથી સેવા વ્યવસાય જીવન ચક્રના ઉત્પાદનના આ તબક્કે તમારી તે ઉચ્ચ વૃદ્ધિના તબક્કામાં છે દેખીતી રીતે તમારી પાસે બજારની માંગ વધી રહી છે તેથી તમારે તે ગતિએ અથવા વધુ ઝડપી જવું પડશે તેથી તમારો બજાર હિસ્સો ઉદ્દેશ્ય ત્યાં હોવો જોઈએ પરંતુ આ તે તબક્કો છે જ્યાં પ્રતિ યુનિટ કિંમત ઘટી રહી છે આ સ્પર્ધાત્મક દબાણને કારણે ઘણા લોકો આમાં આવે છે તે સામાન્ય લક્ષણ છે તેથી ફક્ત મોબાઇલ સેવા વ્યવસાય અથવા ડીટીએચ ટેલિવિઝન સેવા વ્યવસાયને જુઓ તમને ખ્યાલ આવશે પરંતુ જેમ જેમ વધુ અને વધુ સ્પર્ધકો આવી રહ્યા છે તેમ તેમ માંગ વધી રહી છે બજાર વધી રહ્યું છે પરંતુ એકમ દીઠ ભાવ ખરેખર ઘટતો રહે છે તેથી તમારે આની જરૂર છે તમારી પ્રતિ યુનિટ કિંમત પણ ઘટવી જોઈએ જેથી તમે આ તફાવત જાળવી રાખો અને તે તફાવત જાળવવા માટે ચોખ્ખા બજારના યોગદાનના માર્જિનને જાળવવા માટે જેમ કે અમે ધ્યાનમાં લઈએ છીએ તમારી પાસે ખર્ચ વળાંકના આ નીચે તરફના ઢોળાવને સંચાલિત કરવા માટે ઓપરેશનલ શ્રેષ્ઠતા હોવી જરૂરી છે તેથી તમે ભાવ ડાઉન ટર્મની સરળતાથી ગણતરી કરી શકશો અને માર્કેટિંગ અને વેચાણ ખર્ચ પણ વાસ્તવમાં છે પછી તમે જેમ જેમ વધશો તેમ તેમ વધશે તેથી આ ચોખ્ખું બજાર યોગદાન જે નાણાકીય સ્વાસ્થ્ય માટેનું મુખ્ય તત્વ છે તે તમારા હાલના બજાર આધારના રક્ષણ પર ખૂબ જ નિર્ભર છે અને જેમ તમે જોશો કે અમે છેલ્લા અઠવાડિયાની ચર્ચામાં કેટલીક ચર્ચાઓ જોઈ છે કે તમે ગ્રાહકને વધુ જાળવી રાખશો એટલું જ નહીં કે તમે કોઈપણ નવા સંપાદન ખર્ચ વિના તે ગ્રાહક પાસેથી વર્ષ દર વર્ષે મૂળ નફો મેળવો છો પરંતુ તમને મૌખિક રીતે રેફરલ દ્વારા અન્ય ઘણા લાભો પણ મળે છે તેઓ તમારા ચેમ્પિયન બની જાય છે અને તેથી તમારા ગ્રાહકને તમારા માટે માર્કેટમાં લાવવાની સ્થિતિ પ્રાપ્ત કરવી તમારી સેવાઓને અન્ય લોકો સુધી પહોંચાડવી વ્યૂહાત્મક પરિસ્થિતિ મેનેજ કરવાની ચાવી હશે જ્યાં વૃદ્ધિના વિવિધ તબક્કામાં વ્યવસાયોની સંખ્યા હશે કેટલાક પૈસાનું અવલોકન કરશે અને કેટલાક સરપ્લસ છોડશે અને એકંદર મેનેજ કરશે અને હકારાત્મક નેટ માર્કેટિંગ યોગદાન આપશે જ્યારે તમે વર્તમાન કામગીરીને વિસ્તૃત કરીને નવા ગ્રાહકોને નવા બજારોમાં પ્રવેશ મેળવવાની આક્રમક વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે તમારે બચાવની વ્યૂહરચના જાળવી રાખવા પર સારું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેઓ પણ છે તે પણ હવે પછીના લેક્ચરમાં જોઈશું કે અમે અમારા હાલના ગ્રાહકો નવી પ્રવૃત્તિઓમાં ઓછી કિંમતની એન્ટ્રી સાથે ઓછી કિંમતની એન્ટ્રીનો લાભ લેવા માટે અમારા હાલના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરીશું